વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને મારા સંપર્કો અહીં આપવામાં આવ્યા છે તમે મને કોઈપણ ફીડબેક વિશે લખી શકો છો અને હું શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો આ પાઠ નંબર 12 એ બજારમાં સેગ્મેન્ટ અને લક્ષ્ય અને સ્થિતિ વિશે છે જેમ મેં પહેલેથી જ સેગ્મેન્ટ લક્ષ્યાંક અને સ્થિતિ ની ચર્ચા કરી છે જે માર્કેટિંગ વ્યૂહરચનાના 3 હથિયારો છે અહીં આપણે સેગ્મેન્ટ માટેનો આધાર વ્યવહારમાં સેગ્મેન્ટ પ્રોફાઇલ સેગમેન્ટને લક્ષ્ય બનાવવું અને અમારી સર્વિસ ની સ્થિતિ જોઈએ છીએ હવે સેગ્મેન્ટ માટેના પાયા એ છે કે આપણે અલગ અલગ રીતે કઈ જગ્યા લઈશું જેમાં સેગ્મેન્ટ કરી શકાય છે સેગ્મેન્ટ મૂળભૂત રીતે એક પ્રકારનું જૂથ છે જ્યાં કોઈપણ જૂથમાં સમાન સંખ્યામાં લોકો સમાન પ્રકારના લોકો હશે અને તેઓ બજારમાં બીજા જૂથથી અલગ હશે અને એક જૂથમાં નિકટતા છે પરંતુ 2 જુદા જુદા જૂથોમાં લોકો વચ્ચે ઘણું અંતર છે અમે સેગ્મેન્ટ માટે વર્તણૂકીય આધાર પર જઈએ છીએ વર્તણૂકીય પાયાની જરૂરિયાત પ્રસંગો લાભો વપરાશકર્તાની સ્થિતિ વપરાશ દર વફાદારીની સ્થિતિ તત્પરતાનો તબક્કો અને સર્વિસ પ્રત્યેનો અભિગમ છે નીચે મુજબ વધારે જરૂરિયાતો મધ્યમ જરૂરિયાતો ઓછી જરૂરિયાતો અથવા કોઈ જરૂર નથી પછી પ્રસંગો તે નિયમિત અથવા ખાસ પ્રસંગ હોઈ શકે છે લાભો તે ગુણવત્તા સર્વિસ અર્થતંત્ર અને ઝડપ હોઈ શકે છે તે કેટલાક લાભો છે જે લોકો ખાસ સર્વિસ થી માગે છે અને તે લાભો અહીં આપવામાં આવે છે પછી વપરાશકર્તાની સ્થિતિ પછી વપરાશકર્તા બિન વપરાશકર્તા ભૂતપૂર્વ વપરાશકર્તા સંભવિત ઉપયોગ પ્રથમ વખત વપરાશકર્તા અથવા સર્વિસ નો નિયમિત વપરાશકર્તા છે વપરાશ દર જે હળવા મધ્યમ અથવા ભારે છે લોયલ્ટી સ્ટેટસ જે યુઝર છે તે સ્વિચર છે એક બ્રાન્ડથી બીજી બ્રાન્ડમાં વફાદારી બદલાય છે 2 અથવા 3 બ્રાન્ડ વચ્ચે સેગ્મેન્ટ થાય છે એટલે કે 2 અથવા 3 બ્રાન્ડ અને હાર્ડ કોર વફાદાર વચ્ચે બદલાતા રહે છે હાર્ડ કોર લોયલ એટલે ચોક્કસ બ્રાન્ડ પ્રત્યે સંપૂર્ણ વફાદાર અને બ્રાન્ડ ગમે તે થાય તે બદલશે નહીં પછી તત્પરતાના તબક્કામાં આવે છે જેથી લોકો અજાણ હોય અથવા જાગૃત હોય જાણકાર હોય રસ ધરાવતા હોય ઈચ્છુક હોય અથવા ખરીદવા ઈચ્છતા હોય અને સર્વિસ પ્રત્યેનું વલણ ઉત્સાહી હકારાત્મક ઉદાસીન નકારાત્મક અથવા પ્રતિકૂળ હોઈ શકે છે આ સેગ્મેન્ટ માટે વર્તણૂકીય પાયા છે કારણ કે આ તમામ ગ્રાહકોના વર્તનનો એક ભાગ છે પછી આપણે સેગ્મેન્ટ માટે વસ્તી વિષયક આધાર પર આવીએ છીએ વસ્તી વિષયક આધારનો અર્થ ઉંમર કુટુંબનું કદ આવક લિંગ વગેરે સાથે થાય છે ઉંમર 6 વર્ષથી ઓછી 6 થી 11 વર્ષ 12 થી 19 વર્ષ વગેરે હોઈ શકે છે 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી નાની વયના 6 અથવા વધુ ઉંમરના પરિણીત વૃદ્ધ યુગલ જેમને બાળકો હોય વૃદ્ધ યુગલ જેમને 18 વર્ષથી મોટી ઉંમરના બાળકો અથવા લગ્ન ના કરેલ વૃદ્ધ અને તેના જેવા છે પછી મહિનામાં 10000 થી 20000 રૂપિયાની આવક 50000 થી 100000 થી 300000 300000 થી 500000 જેવી આવકની વહેંચણી થઈ શકે છે આવક પર આધારિત જૂથો હોઈ શકે છે પછી પુરુષ સ્ત્રી અને અન્ય જેવા લિંગ પર આધારિત જૂથો મુખ્ય છે અમે નવી સામાજિક આર્થિક વર્ગીકરણ પ્રણાલી પર આવીએ છીએ અહીં આપણે જોઈએ છીએ કે આ સિસ્ટમ 2 ભાગોમાં કરવામાં આવે છે તે આ ભાગ અને આગળનો ભાગ છે આ ભાગમાં વીજળી જોડાણ છત પંખો એલપીજી સ્ટોવ 2 વ્હીલર કલર ટીવી રેફ્રિજરેટર વોશિંગ મશીન પર્સનલ કોમ્પ્યુટર અથવા લેપટોપ કાર જીપ અથવા વાન એર કન્ડીશનર અને ખેતીની જમીન છે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે લોકોના સામાજિક આર્થિક વર્ગીકરણને નક્કી કરવા માટે આ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ શું થાય છે કે જે સર્વેયરો તેઓ મુલાકાત લેશે તેઓ વ્યક્તિઓના ઘરે જશે અને તે વ્યક્તિ દ્વારા કોઈપણ ખેતીની જમીન છે કે નહીં તેની સાથે સાથે જે પણ ટકાઉ વસ્તુઓ ખરીદવામાં આવી છે તેના આધારે તેઓ ટિક માર્ક્સને સારી જગ્યા આપે છે આ કિસ્સામાં સર્વેયરને જાણવા મળ્યું કે વ્યક્તિ પાસે 11 માંથી 8 ટકાઉ વસ્તુઓ છે વ્યક્તિ પાસે 8 ટકાઉ વસ્તુઓ છે કુલ ટકાઉ સંખ્યા 8 છે પછી આપણે આગળના ટેબલ પર જઈએ છીએ તો અહીં આપણે જોઈએ છીએ કે મુખ્ય કમાનાર નું શિક્ષણ પર x અક્ષ પર છે જે બીજો પ્રશ્ન છે અહીં મુખ્ય કમાનારનું મુખ્ય શિક્ષણ તે નિરક્ષર સાક્ષર હોઈ શકે છે પરંતુ 4 વર્ષ સુધીનું કોઈ ઓપચારિક શિક્ષણ અથવા શાળા નથી શાળા 5 થી 9 વર્ષ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ડિપ્લોમા સહિત કેટલીક કોલેજ પરંતુ સ્નાતક સ્નાતક અનુસ્નાતક અથવા સામાન્ય અને અનુસ્નાતક સ્નાતક અનુસ્નાતક વ્યવસાય તો આ છે 7 પ્રકારના લોકો કે જેઓ સાક્ષર અથવા અભણ છે અને પછી અમારી પાસે ડ્યુરેબલ્સની સંખ્યા છે જે અમે આ કોષ્ટકમાંથી સ્થાનાંતરિત કરીએ છીએ તો આ કોષ્ટકમાં ટકાઉ વસ્તુઓની સંખ્યા 8 છે અમારી પાસે 1 થી 9 વત્તા ટકાઉની સંખ્યા છે અને અમારા ઉદાહરણના કિસ્સામાં ઇન્ટરવ્યુમાં આવેલા વ્યક્તિ અનુસાર અમે અહીં 8 છીએ હવે શું થાય છે કે આપણે A1 થી E2 સુધી E1 થી E2 સુધી સામાજિક આર્થિક વર્ગીકરણ શોધીએ છીએ આપણે જોઈએ છીએ કે જો ડ્યુરેબલ્સની સંખ્યા 9 વત્તા હોય અને વ્યક્તિ સ્નાતક અનુસ્નાતક વ્યાવસાયિક હોય તો તે A1 SEC સેગમેન્ટમાં છે A1 SEC સેગમેન્ટનો અર્થ એ છે કે તે સમાજમાં સર્વોચ્ચ હોદ્દા પર છે તેની શૈક્ષણિક લાયકાત અને તેના પોતાના માલિકીની વસ્તુઓ મુજબ અને તેવી જ રીતે ત્યાં કોઈ નથી અને વ્યક્તિ પાસે કોઈ ટકાઉ નથી અને કહે છે કે તે નિરક્ષર છે પછી તે E3 બને છે તેનો અર્થ એ છે કે આ તે સેગમેન્ટ છે જે તે અનુસરે છે તેની પાસે કોઈ ટકાઉ વસ્તુઓ નથી અને તે નિરક્ષર છે A1 થી E3 સુધી અમારી પાસે ઘણા વિભાગો છે હવે પ્રથમ સેગમેન્ટમાં હવે અમારી પાસે 8 છે જેમ આપણે અગાઉની સ્લાઇડમાં જોયું હતું અને આ ભાગ 6 છે એટલે કે તે સ્નાતક અથવા સામાન્ય અનુસ્નાતક છે અને પછી આપણે રેખા દોરીએ છીએ હજુ સુધી આંતરછેદ કહે છે કે અમારી પાસે A2 છે તે A2 કેટેગરીનો છે બીજી બાજુ જો વ્યક્તિ પાસે 4 ટકાઉ વસ્તુઓ હોય અને તે ઉચ્ચતર માધ્યમિક અથવા વરિષ્ઠ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પાસ હોય તો તે C1 પ્રકારનો SEC હશે આ SEC કેટેગરીના આધારે આપણે ગ્રામવાસીઓ અથવા શહેરના જુદા જુદા ભાગો અથવા શહેરના જુદા જુદા ભાગોને વર્ગીકૃત કરી શકીએ છીએ અને તે મુજબ આપણે સમજી શકીએ છીએ કે તેની પાસે શું નથી અને કયા પ્રકારનાં ઉત્પાદનો અને બ્રાન્ડ વ્યક્તિને વેચવામાં આવશે અથવા વેચવામાં આવશે તે લોકોને પછી આપણે સેગ્મેન્ટ માટે મનોવૈજ્ઞાનિક પાયા પર આવીએ છીએ તો અહીં 3 પ્રકારની મનોવૈજ્ઞાનિક જીવનશૈલી વ્યક્તિત્વ અને મીડિયાની આદતો છે જીવનશૈલી સંસ્કૃતિ લક્ષી રમતો લક્ષી અથવા આઉટડોર લક્ષી છે વ્યક્તિત્વ અનિવાર્ય ગ્રેગરીયસ સરમુખત્યારશાહી અથવા મહત્વાકાંક્ષી મીડિયાની આદત કે કયા અખબારો કયા સામયિકો કયા ટેલિવિઝન કયા રેડિયો કયા ઓનલાઇન કયા કાર્યક્રમો અને કયા બિલબોર્ડ તો વ્યક્તિ ખરેખર શું વાંચે છે તેના વ્યક્તિત્વનો પ્રકાર કેવો છે અને જીવનશૈલી શું છે આ જીવનશૈલી વ્યક્તિત્વ અને મીડિયાની આદત ફરીથી 3 પ્રકારના મનોવૈજ્ઞાનિક પાયા છે જેનો ઉપયોગ વસ્તીને સેગ્મેન્ટ કરવા અથવા બજારોને સેગ્મેન્ટ કરવા માટે થઈ શકે છે વ્યવહારમાં સેગ્મેન્ટ તમે વ્યવહારમાં સેગ્મેન્ટ કેવી રીતે કરો છો તો ઉપરોક્ત કોષ્ટક 7 1 માં આપ્યા મુજબ પ્રતિભાવ કેવી રીતે સેગ્મેન્ટના પ્રત્યેક વર્તણૂકીય આધારમાં લાયક ઠરે છે જવાબો શા માટે અને કેવી રીતે લોકો સર્વિસ નો ઉપયોગ કરવા માગે છે તે સ્થાપિત કરવામાં મદદ કરશે ગ્રાહકો સર્વિસ માટે કયા પ્રકારની કિંમત ચૂકવવા તૈયાર હશે આ માહિતીનો ઉપયોગ દરેક સેગમેન્ટની નફાકારકતા નક્કી કરવા માટે થઈ શકે છે વસ્તી શહેરી કે ગ્રામીણ પ્રદેશની છે કે નહીં તેના આધારે કોષ્ટક 7 2 કોષ્ટક 7 3 અને કોષ્ટક 7 4 માં આપ્યા મુજબ પ્રતિવાદીના વસ્તી વિષયક આધાર શું છે આ તે લોકોને ઓળખવામાં મદદ કરશે જેમણે અગાઉના પ્રશ્નોના સમૂહ દ્વારા સર્વિસ સંબંધિત તેમના વર્તણૂંકના ઇરાદા વ્યક્ત કર્યા હતા કોષ્ટક 7 5 માં આપ્યા મુજબ સેગ્મેન્ટના મનોવૈજ્ઞાનિક પાયા શું છે આ તે લોકોની જીવનશૈલી અને વ્યક્તિત્વ સ્થાપિત કરશે જેમણે પહેલાના પ્રશ્નોના સમૂહનો જવાબ આપ્યો હતો જો લોકોની મીડિયાની આદતો પણ સ્થાપિત કરશે બજારો જાહેરાતો વગેરે સાથે વાતચીત કરી શકે છે લોકો તેમની જીવનશૈલી અને વ્યક્તિત્વ સંગઠનની મદદથી તેમના મનપસંદ માધ્યમોનો વિચાર કરે છે ઉપરોક્ત દરેક પ્રશ્ન આઇટમ્સ પર એકત્રિત કરવામાં આવેલા ડેટા પછી હાયરાર્કિકલ ક્લસ્ટર વિશ્લેષણને આધિન છે અને ત્યારબાદ k એટલે ક્લસ્ટર વિશ્લેષણ છે નીચે આપેલા પુસ્તકોમાંથી આપણે આ આંકડાકીય વિશ્લેષણ વિશે વાંચી શકીએ છીએ પછી ક્લસ્ટરનું વિગતવાર વર્ણન કરવા માટે આપણે દરેક ક્લસ્ટર વસ્તુઓના માધ્યમોની કિંમતનું અર્થઘટન કરી શકીએ છીએ તે અંતિમ ક્લસ્ટર કેન્દ્રો છે અમે એવા ક્લસ્ટરને શોધી શકીએ છીએ જેને સર્વિસ ની મજબૂત અથવા મધ્યમ જરૂર હોય અને વસ્તીનું પ્રમાણ જે તે કરે છે આ વસ્તી સર્વિસ માટે ચૂકવણી કરવા તૈયાર છે તે કિંમત પણ અમને મળે છે અમે હવે 2 ચોક્કસ વ્યક્તિઓને ઓળખી શકીએ છીએ જે દરેક ક્લસ્ટર વર્ણન સાથે મેળ ખાય છે અને તેમના દૈનિક જીવન અને સર્વિસ તેમને કેવી રીતે લાભ આપી શકે છે તેની વિગતવાર મુલાકાત લે છે આ રીતે એકત્રિત કરેલા ડેટા વધારાના પ્રકાશને તે પ્રકારના લોકોમાં ફેંકી શકે છે જે દરેક ક્લસ્ટરો બનાવે છે અને અમારી સર્વિસ પહોંચાડવા માટે તેમની સુધી પહોંચવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ કરે છે હવે આપણે નફાકારક સેગમેન્ટને લક્ષ્ય બનાવવા આવ્યા છીએ તો કેવી રીતે એકવાર અમે આખા બજારને જુદા જુદા સેગમેન્ટમાં વહેંચી દીધું પછી આપણે જોવાનું રહેશે કે તમારે તમારું ઉત્પાદન અથવા સર્વિસ વેચવા માટે કયા સેગમેન્ટને લક્ષ્ય બનાવવું જોઈએ તેને 5 પરિબળો મળ્યા છે પ્રથમ માપવા યોગ્ય છે તેનો અર્થ એ છે કે કદ ખરીદ શક્તિ અને વિભાગોની અન્ય લાક્ષણિકતાઓ માપવા યોગ્ય હોવી જોઈએ નોંધપાત્ર સેગમેન્ટ પૂરતું મોટું અને નફાકારક હોવું જોઈએ સુલભ સેગમેન્ટમાં ગ્રાહકો સુધી અસરકારક રીતે સંદેશાવ્યવહાર અને સર્વિસ ની ડિલિવરી માટે પહોંચી શકાય છે ભિન્નતા વિભાગો વૈચારિક રીતે અલગ છે અને વિવિધ માર્કેટિંગ મિશ્રણ તત્વો અને કાર્યક્રમો માટે અલગ રીતે પ્રતિભાવ આપે છે કાર્યક્ષમ વિભાગોને આકર્ષવા અને સર્વિસ આપવા માટે અસરકારક કાર્યક્રમો ઘડી શકાય છે આ 5 પરિબળો માપી શકાય તેવા નોંધપાત્ર સુલભ ભિન્ન અને કાર્યક્ષમ આ 5 પરિબળો નફાકારક સેગમેન્ટને કેવી રીતે લક્ષ્ય બનાવવું તે સમજવામાં ઉપયોગી થશે પછી અમે અમારી સર્વિસ ની સ્થિતિમાં આવીએ છીએ અમારું પોઝિશનિંગ સ્ટેટમેન્ટ નીચેની જેમ વાંચશે લક્ષ્ય સેગમેન્ટ માટે અમારી બ્રાન્ડ એ ફ્રેમ ઓફ રેફરન્સની બ્રાન્ડ છે જે બ્રાન્ડ્સના નામ સાથે છે જે સ્પર્ધકો પ્રદાન કરે છે તેમાં તફાવત છે કારણ કે તેમાં માનવાનું કારણ છે તે બ્રાન્ડ સ્પર્ધાત્મક બ્રાન્ડથી અલગ છે અને તે તેના પર વિશ્વાસ કરવાનું કારણ પણ આપે છે તો ધારો કે અમે ઓટો રિક્ષા સર્વિસ ચલાવી રહ્યા છીએ ભૌતિક નકશો તૈયાર કર્યા પછી અમે ડિમાન્ડ સર્વિસને અમારા તફાવતના બિંદુ તરીકે પ્રદાન કરવાનું પસંદ કરી શકીએ છીએ જે વિશ્વસનીય ફ્લીટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સપોર્ટેડ છે પછી અમારી સ્થિતિ નિવેદનો ચાલતા પ્રવાસીઓ માટે વાંચવામાં આવશે ઓનરન એક ઓટો રિક્ષા સર્વિસ છે જે પ્રવાસીને ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઉપાડી લે છે કારણ કે આ સર્વિસ ને વિશ્વસનીય કાફલા વ્યવસ્થાપન માળખા દ્વારા સમર્થિત છે તો આ રીતે આપણે સ્ટેટમેન્ટમાં પોઝિશન ચલાવીએ છીએ પોઝિશનિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ સંસ્થાના દરેક કર્મચારી દ્વારા સમજવામાં આવે છે કે કઈ સર્વિસ અને તે લોકોને કેવી રીતે પહોંચાડવી છે તો પછીના પાઠમાં આપણે સર્વિસ માર્કેટિંગ સંશોધન સંશોધન પ્રશ્નો અને માર્કેટિંગ માટેના સાધનો જોઈશું આ વિડીયો જોવા માટે ખુબ ખુબ આભાર મને આશા છે કે તે મદદ કરશે